તેથી આગળના વિષય પર આપનું સ્વાગત છે જે લોડ ફ્રીક્વન્સી કંટ્રોલload frequency controlલોડ આવર્તન નિયંત્રણ છે તેથી મે તમને હમણાં જ થોડું કહ્યું છે તેથી પ્રશ્ન ડિરેગ્યુલેશનderegulationઅનીયમનને કારણે લોડ ફ્રીક્વન્સી કંટ્રોલનો છે અમુક ચોક્કસ બાબતો પણ બદલાઈ ગઈ છે પરંતુ ફક્ત પરંપરાગત દૃશ્ય માટે આ બધા વિશ્લેષણ કર્યા પછી હું તમને થોડું ડીરેગ્યુલેશન અંગે કહીશ કે જેથી તમારી પાસે વધુ સારી સમજ હશે તેથી અહીં સામાન્ય રીતે મે કંઇક સંક્ષિપ્તમાં લખ્યું છે હું વિદ્યુત ઊર્જા સિસ્ટમ સમજાવીશ એનો અર્થ એ કે સામાન્ય રીતે તે પાવર સિસ્ટમ એ ઇચ્છિત ઓપરેટિંગ સ્તર પર જાળવવી આવશ્યક છે અને તે જેના દ્વારા લાક્ષણિક કરવામાં આવે છે તે તમારી નોમિનલ આવર્તન સિસ્ટમ છે તેનો અર્થ એ કે તે 50 અથવા 60 હર્ટ્ઝ સિસ્ટમ પર કાર્ય કરશે તેની વોલ્ટેજ પ્રોફાઇલ અને લોડ ફ્લો ગોઠવણી પણ સારી હોવી જોઈએ તેથી તે નોમિનલ સ્થિતિમાં રાખવામાં આવે છે એટલે કે સિસ્ટમના નિયંત્રણ કરી શકાય તેવા સ્ત્રોતમાં ઉત્પન્ન થતા વાસ્તવિક અને રીએક્ટીવ પાવરreactive powerપ્રતીક્રીયાશીલ પાવરના નજીકના નિયંત્રણ દ્વારા આ આવર્તનમાં રાખવામાં આવે છે તેનો અર્થ એ કે તમારે વાસ્તવિક અને રીએક્ટીવ પાવર બંનેને નિયંત્રિત કરવા પડશે પરંતુ આપણે તેના પર પછી આવીશું પરંતુ આવર્તનના કિસ્સામાં તે વાસ્તવિક પાવર છે તેથી મૂળભૂત રીતે તમે જાણો છો કે અહીં પાવર સિસ્ટમ છે તે એક વિશાળ નેટવર્ક છે અને કેટલીક પાવર સિસ્ટમનો એક જૂથ પાવર સિસ્ટમના બીજા જૂથ અથવા એક પાવર સિસ્ટમ એ બીજી પાવર સિસ્ટમ સાથે જોડાયેલ છે અથવા કેટલીકવાર પાવર સિસ્ટમ સંપૂર્ણ આઇસોલેટેડ રીતે કાર્ય કરે છે તેથી ત્યાં વિવિધ વર્ઝનversionsસંસ્કરણો છે તેથી પ્રશ્ન એ છે કે આપણે સામાન્ય ઓપરેટીંગ પરિસ્થિતિઓ હેઠળ કોર્સનુ નોમિનલ સીસ્ટમ આવર્તન જાળવવું પડશે તેથી પ્રશ્ન એ છે કે લોડની વિવિધતાને મેચ કરવા માટે જનરેશનના ફેરફારો કરવા આવશ્યક છે તેનો અર્થ માનો કે જયારે ત્યાં લોડમાં પરિવર્તન આવે છે ધારો કે લોડમાં વધારો થયો છે તેથી જનરેશન પાવર સિસ્ટમ ખરેખર ક્યારેક લોડનો પીછો કરે છે આપણે તેને લોડને અનુસરીને લોડનો પીછો કરતા અથવા લોડને અનુસરતા કહીએ છીએ તેથી નીચેના તે લોડ છે તેથી જ્યારે લોડ વધારવામાં આવે છે ધારો કે અચાનક જ પાવરની માંગમાં 100 મેગાવોટનો વધારો થયો છે તેથી જનરેટરો ધારો કે તે થર્મલ યુનિટ છે કે જે 100 મેગાવોટ પાવર ઉત્પન્ન કરી શકતું નથી તે તુરંત જ થોડો સમય લે છે એનો અર્થ એ છે કે જનરેશન અને લોડ વચ્ચે થોડુક ક્ષણિક અસંતુલન જોવા મળશે કારણ કે ત્યાં જનરેશનની અછત અને લોડનો વધારો હશે તેથી થોડુક ક્ષણિક અસંતુલન હશે તેથી તે મુજબ જનરેશન ધીમે ધીમે અને ધીરે ધીરે લોડ પસંદ કરશે તેથી જનરેશન ખરેખર લોડનો પીછો કરે છે કેટલીકવાર આપણે જનરેટર લોડને અનુસરે છે તેમ કહીએ છીએ તેથી જ નોમિનલ પરિસ્થિતિઓ હેઠળ લોડની વિવિધતાને મેચ કરવા માટે જનરેશનમાં ફેરફારો કરવા આવશ્યક છે જો નોમિનલ સ્થિતિને જાળવવી હોય તો કુદરતી રીતે જનરેશન અને લોડ મેચ થવા જોઈએ જો તેવું નથી તો તે બીજી રીતે મેળવવામાં આવશે સીસ્ટમ આવર્તનના ડિપાર્ચર પર આપણે પછી આવીશું લોડ સતત રીતે બદલાતો રહે છે કારણ કે પાવર સિસ્ટમમાં તે લોડ સતત રીતે બદલાશે હું સ્વીચ ચાલુ કરીશ અથવા બંધ કરીશ તો તે અલગ રીતે જઈ રહ્યું છે પરંતુ આપણે અહીં કોઈ ફોલ્ટ અભ્યાસ અથવા કંઇપણ વિચારણા કરી રહ્યા નથી આપણે સામાન્ય ઓપરેટિંગ પરિસ્થિતિઓ પર વિચાર કરી રહ્યા છીએ તેથી ઈમ્પલ્સીસimpulsesઆવેગને નિયંત્રિત કરવા માટે જનરેશન રીસ્પોન્ડીંગ સિસ્ટમ લોડનો પીછો કરે છે તેનો અર્થ એ છે કે જ્યારે પણ લોડમાં પરિવર્તન થાય ત્યારે તેથી કેટલાક મેચ થશે નહિ તેથી તે કિસ્સામાં લોડ પીછો કરે છે અને જનરેશન મિકેનિઝમમાં વધારો કરે છે કે ઘટાડો કરે છે તે તમારે તપાસવું પડશે તેથી સિગ્નલ તે તરફ જશે કારણ કે તમારી પાસે સ્પીડ ગવર્નિંગ સિસ્ટમ છે અને તે મુજબ તમારે જનરેશનને અને લોડને સંતુલિત કરવું પડશે તેથી જ કંટ્રોલ ઈમ્પલ્સને રિસ્પોન્સ આપવા પર હું પછી આવીશ ક્ષણિક અસંતુલન દ્વારા લોડનો પીછો થાય છે અને સ્પીડમાં જનરેશનનુ પ્રતિબિંબ થાય છે અથવા આવર્તનમાં ફેરફાર થાય છે કારણ કે જો તમને આ પ્રશ્ન છે તો હું આ મુકું છું અને તમે તેનો જવાબ આપશો તે એ છે કે જો વાસ્તવિક પાવર વધે છે તો આવૃત્તિમાં ઘટાડો થશે અને તમારી પાવર સિસ્ટમ પર સેટ ટર્બાઇન્સ જનરેટ કરવા માટે તમારી ખસેડવાની ઝડપમાં ઘટાડો થશે કારણ કે ટર્બાઇન અને જનરેટર એકસાથે જોડાયેલા છે તેથી જો વાસ્તવિક પાવર બદલાય છે જો લોડ વધે છે મારો મતલબ જો વાસ્તવિક પાવર લોડ વધે છે તો ત્યાં ઝડપમાં ઘટાડો હશે અને આવર્તનમાં ઘટાડો હશે તેથી તે ટર્બાઇન જનરેટર સિસ્ટમની ઝડપમાં ઘટાડો અને જો લોડ ઘટશે તો આવર્તન અથવા ટર્બાઇન જનરેટર સિસ્ટમની ઝડપ વધશે કારણ કે ટર્બાઇન અને જનરેટર એક સાથે જોડાયેલા છે હવે મારો પ્રશ્ન તમને છે જે ખુબ જ રસપ્રદ પ્રશ્ન છે જેનો તમારે જવાબ આપવો જોઈએ કે જો લોડ વધે તો આવર્તન ઘટશે એનો અર્થ એ છે કે માની લો કે મશીન 50 હર્ટ્ઝ પર કાર્ય કરી રહ્યું છે અને તેની જનરેટિંગ ઝડપ એ જનરેટિંગ પાવર સ્ટેશન પર ૩૦૦૦rpm છે અને ટર્બાઇન અને જનરેટર એકસાથે જોડાયેલું છે તે વિશાળ દળ છે હવે લોડ વધ્યો છે તેથી તમામ મશીન સુમેળ ગુમાવશે નહીં પરંતુ ત્યાં ઝડપમાં ઘટાડો થશે કારણ કે લોડ વધ્યો છે મારો પ્રશ્ન એ છે કે જો લોડ વધ્યો છે તો ઝડપ ઘટી છે અને જો લોડ ઘટ્યો છે તો ઝડપ વધી છે આવું શા માટે થઇ રહ્યું છે તકનીકી કારણ શું છે આ તમારા માટે એક પ્રશ્ન છે આ પહેલો પ્રશ્ન છે અને બીજો પ્રશ્ન એ છે કે જો લોડ વધે તો ઝડપ ઘટી રહી છે જે જનરેટર ટર્બાઇન માસ 3000 rpmમાં ફરે છે ઝડપમાં ઘટાડો થાય છે તેનો અર્થ ગતિઉર્જા ગુમાવશે મારો પ્રશ્ન એ છે કે તે ગતિઉર્જા ક્યાં જાય છે તેથી આ બીજો પ્રશ્ન છે તેથી પ્રથમ પ્રશ્ન એ છે કે જો લોડમાં પરિવર્તન આવે છે કે ત્યાં ઝડપ અથવા આવર્તનમાં પરિવર્તન આવે છે તેથી શા માટે આવું થાય છે અને બીજો પ્રશ્ન એ છે કે જો તમારું લોડ વધે છે તો ઝડપ ઓછી થાય છે અને જો લોડ ઓછો થાય છે તો ઝડપ વધે છે પરંતુ મારા પ્રશ્નનો આમાંથી કોઈ છે જે જવાબ આપી શકે કે જો લોડમાં ઘટાડો થાય તો ઝડપ ઓછી થાય છે તેનો અર્થ એ કે ટર્બાઇન જનરેટર માસની ઝડપ ઓછી થઈ રહી છે કારણ કે આવર્તન ઘટે છે તેથી ગતિઊર્જાની ખોટ થશે કારણ કે જનરેટર અને ટર્બાઇન એક વિશાળ સમૂહ છે જ્યાં ગતિઉર્જા જાય છે તે આકાશમાં નષ્ટ થઈ શકતી નથી તેથી આ એક પ્રશ્ન છે તે એક ભૌતિકશાસ્ત્રનો પ્રશ્ન છે પરંતુ તમારે આનો જવાબ આપવો જોઈએ તેથી જ લોડનો પીછો કરે છે આ જવાબ તમે લખીને મને ઈમેઈલ કરશો જો સાચું હશે તો હું તમને કહીશ નહીં તો હું તમને સુધારીશ મે તમને ક્ષણિક અસંતુલન અથવા અસંતુલન સાથે જ કહ્યું હતું કે જનરેશન અને લોડ વચ્ચે ક્ષણિક અસંતુલન રહેશે જો લોડ વધે તો જનરેશન અને લોડ વચ્ચે તફાવત હશે તેથી નાની અવ્યવસ્થા માટે મારો મતલબ છે કે જયારે ખલેલ ખૂબ જ નાનું છે ત્યારે વાસ્તવિક પાવર સંતુલનમાં મિસ મેચ એ મુખ્યત્વે સિસ્ટમના આવર્તનને અસર કરે છે અને તેવો જ ખ્યાલ કે જે ડી કપલ લોડ ફલો છે જેનો મે ઉપયોગ કર્યો છે તેથી લગભગ સમાન વસ્તુ પરંતુ અનિવાર્યપણે બસ વોલ્ટેજની તીવ્રતાઓને અસર કરતું નથી તેથી જો વાસ્તવિક પાવરમાં થોડો ફેરફાર થાય છે તો તે વોલ્ટેજ એંગલને અસર કરશે તેનો અર્થ અહી આવર્તન છે અથવા તો ઝડપ ઓમેગા છે પરંતુ અનિવાર્યપણે તે સીસ્ટમના બસ વોલ્ટેજની તીવ્રતાઓને અસર કરતું નથી ત્યાં ડી કપલ હશે તેવી જ રીતે જો રિએક્ટિવ પાવરમાં ફેરફાર હોઈ અથવા રિએક્ટિવ પાવર સંતુલનમાં મિસ મેચ હોઈ તો તે મૂળરૂપે બસ વોલ્ટેજની તીવ્રતાને અસર કરે છે પરંતુ અનિવાર્યપણે સિસ્ટમના આવર્તનને છોડી દે છે તેનો અર્થ એ કે આ બે વસ્તુઓને ડી કપલ કરવામાં આવી છે તેનો અર્થ એ કે રીઅલ પાવર ફ્રિકવન્સી કન્ટ્રોલ અને રિએક્ટિવ પાવર વોલ્ટેજ કંટ્રોલ ડી કપલ છે તેથી જ આપણે વાસ્તવિક પાવર આવર્તન કે જેને આપણે P f કન્ટ્રોલ કહીએ છીએ અને રિએક્ટિવ પાવર વોલ્ટેજ જેને આપણે Q કન્ટ્રોલ કહીએ છીએ દાખલાઓ અને ડી કપલ કન્ટ્રોલના દાખલાઓ માટે તેની તીવ્રતા અહી લખવામાં આવી છે તેથી કોઈપણ પાવર સિસ્ટમમાં સીસ્ટમનુ સારું આવર્તન પ્રાપ્ત કરવું એ સ્પીડ ગવર્નિંગ સિસ્ટમ દ્વારા પ્રાપ્ત કરવા કરતા વધુ ઇચ્છનીય લક્ષણ છે સ્પીડ ગવર્નિંગ સિસ્ટમ એ એકબીજા સાથે જોડાયેલ પાવર સિસ્ટમમાં શરૂઆતમાં આવે છે કોઈ પણ ક્ષેત્રમાં લોડના ફેરફારોને ધ્યાનમાં લીધા વિના શેડ્યૂલ સ્તરે ટાઇ લાઇન પાવર ફ્લો જાળવવા માટે પણ તે ઇચ્છનીય છે આપણે તેના પર આવીશું અને આ વસ્તુની વિગતો આવશે પરંતુ વિચાર કંઈક આ પ્રકારનો છે માની લો કે આપણી પાસે અહીં એક પાવર સિસ્ટમ છે ક્ષેત્ર 1 અને ક્ષેત્ર 2 શું છે પછી માનો કે આ એક પાવર સિસ્ટમ છે તે થ્રી ફેઝ ટાઇ લાઈન દ્વારા એકત્રિત કરવામાં આવી છે આ તમારું ક્ષેત્ર 2 છે અને આ ખરેખર ટાઇ લાઇન છે આ થ્રી ફેઝ લાઈન છે ખરેખર ટાઇ લાઇન એટલે આ બંને પાવર એકબીજા સાથે જોડાયેલા છે અને એક સાથે બાંધેલા છે એટલે જ તમે ટાઇ લાઈન કહો છો તેથી તે થ્રી ફેઝ લાઇન અહી છે વોલ્ટેજની તીવ્રતા 𝑉1 𝑉2∠𝛿2 𝑉1∠𝛿1 છે અને ટાઈ લાઇન પાવર વહેતો હોય છે તેથી આ એક છે અને આ બે છે તેથી પાવર ફલો 𝑃𝑡𝑖𝑒12 છે અને લોડ અહીં છે અને જનરેશન અહી છે અને જનરેશન આમાંથી બહાર આવે છે તેથી મૂળભૂત રીતે જનરેશન એ આ ટાઈ પાવર વત્તા આ લોડ છે લોડ એ યોજનાકીય ડાયાગ્રામ છે ધારો કે કુલ લોડ આના જેવો દેખાઈ રહ્યો છે તેથી આ યોજનાકીય ડાયાગ્રામ છે તેથી તેનો અર્થ એ કે ધારો કે ત્યાં આ બે ક્ષેત્ર છે ધારો કે તે આ દિશાથી તે દિશા તરફ જાય છે આનો અર્થ એ છે કે આ ક્ષેત્રમાં ખરેખર થોડો સંપર્ક છે અલબત્ત જો તમારી પાસે પાવરનો સંગ્રહ હોય તો તમે ચોક્કસ સમયે પાવર ખરીદી શકો છો તો પછી આ વિશિષ્ટ પાવર સિસ્ટમ છે જેની વ્યાખ્યા પર આપણે પછી આવીશું અને જો તેની પાસે પુરતી સ્પીનીંગ રીવર્સ કેપેસીટી છે તો તેમાંથી પાવર ખરીદી શકાય છે તેથી પ્રશ્ન એ છે કે તે એ કિસ્સામાં છે જેમાંથી તે આ સમયે પાવર ખેંચશે તેથી આ એક p t રીઅલ પાવર છે અને તે માત્ર બતાવી રહ્યું છે કારણ કે આપનો ઉદ્દેશ વાસ્તવિક પાવર હશે ફક્ત રીએક્ટીવ પાવરનો જ આ કોર્સમાં અભ્યાસ થશે નહીં તેથી આનો અર્થ એ કે અહીં 𝑃𝑔 એ જનરેશન છે અને 𝑃𝑔 એ 𝑃𝑡𝑖𝑒12 અને લોડના સરવાળા જેટલું થવું જોઈએ અને બીજી વસ્તુ ધારો કે એક ચોક્કસ કલાકે માનો કે સંપર્ક 150 મેગાવોટ છે તેથી તે 150 મેગાવોટ આ બાજુથી ખેંચશે આ પાવર સિસ્ટમમાંથી આ બાજુથી 150 મેગાવોટ ખેચવામાં આવશે તેથી જ કોઈ પણ ક્ષેત્રમાં લોડ ફેરફારને ધ્યાનમાં લીધા વિના ટાઈ લાઇન પાવર ફ્લો જાળવવુ પણ ઇચ્છનીય છે ત્યાં બંને બાજુના લોડ્સ છે ત્યાં કંઈપણ લોડ આ બાજુ બદલી રહ્યું છે અથવા આ બાજુ બદલી રહ્યું તેનાથી કોઈ ફેર પડતો નથી જો મારી પાસે સંપર્ક હોઈ તો હું 150 MW ખેંચીશ અને તે જાળવવું જોઈએ આને પરિપૂર્ણ કરવા માટે સ્ટીમ ટર્બાઇનના કિસ્સામાં મુખ્ય પ્રવાહના વાલ્વ અથવા હાઇડ્રોગેટના સંચાલનમાં આપમેળે મેનીપ્યુલેટ કરવુ જરૂરી બને છે તે સ્ટીમ વાલ્વ હશે અથવા હાઈડ્રોગેટ્સ હશે કારણ કે જો તમે સ્ટીમ વાલ્વ ખોલો છો તો વધુ વરાળ ઇનપુટ થશે જો તમે તેને બંધ કરવાની કોશિશ કરો છો તો ત્યાં ઓછી વરાળ હશે અથવા જો તમે હાઇડ્રોગેટ્સ ખોલો છો તો ટર્બાઇનમાં વધુ પાણીનુ ઇનપુટ હશે સુટેબલ કન્ટ્રોલ સ્ટ્રેટેજીsuitable control strategyયોગ્ય નિયંત્રણ વ્યૂહરચના અનુસાર કારણ કે ઝડપ તેની અનુસાર વધતી જાય છે અને ઘટતી જાય છે અને તે મુજબ તે સિગ્નલ મેળવશે અને તે મુજબ વાલ્વ બંધ થશે અથવા ખુલશે અથવા હાઇડ્રો પાવર પ્લાન્ટ માટે હાઈડ્રો ગેટ્સ ખુલશે અથવા નજીક આવશે જે બૌદ્ધિક રીતે ઇલેક્ટ્રિક જનરેટરના વાસ્તવિક પાવરના આઉટપુટને નિયંત્રિત કરે છે તેથી આ રીતે ઇલેક્ટ્રિક જનરેટરનુ ઇલેક્ટ્રિક આઉટપુટ નિયંત્રિત થશે પરંતુ આ કોર્સમાં હાઈડ્રો ટર્બાઇનને ધ્યાનમાં લેવાનો મારો કોઈ ઇરાદો નથી માત્ર થર્મલને જ આપણે ધ્યાનમાં લઈશું પરંતુ હાઈડ્રો ટર્બાઇન સંબંધિત એક કે બે વસ્તુઓ ધ્યાનમાં લઈશું ખરેખર હાઈડ્રો ટર્બાઇન કે જેમાં તમારી પાસે જળાશય છે તમારી પાસે એક ડેમ છે અને મૂળરૂપે પાણી પેનસ્ટોકથી ટર્બાઇન તરફ મુસાફરી કરે છે હાઈડ્રો ટર્બાઇનના કિસ્સામાં આપણે ત્યાં ચર્ચા કરીશું નહીં પરંતુ હાઈડ્રો ટર્બાઇન ગવર્નર એ ખરેખર ઇન્ટિગ્રલ ડેરીવેટીવ ગવર્નર છે પરંતુ તે કોઈ બાબત નથી અહીં હાઈડ્રો ટર્બાઇનના કિસ્સામાં પાણી પેનસ્ટોકમાંથી પસાર થાય છે તેથી ધારો કે જો લોડ વધ્યો તો શું થયું તેથી તરત જ લોડ ખુબ વધ્યો તે સંકેત હતો કે તમે તે હાઈડ્રો ગેટ પર જશો અને આ વસ્તુ અને હાઈડ્રો ગેટ્સ તરત જ ખોલશો અને જેવો હાઈડ્રો ગેટ ખુલશે તો તરત જ પાણી ટર્બાઇનમાંથી વહેવાને બદલે ત્યાંથી વહેશે કારણ કે પેનસ્ટોકની અંદર બેક હોમ બનાવેલ છે અને ત્યાં પાણી હશે અને પાણીનો રીવર્સ પ્રવાહ હશે તેથી તેનો અર્થ એ કે શરૂઆતમાં હાઇડ્રોપાવર સ્ટેશન માટે શું થયું જો લોડ વધે તો શરૂઆતમાં અમુક હિલચાલ માટે જનરેશન ઘટે છે અને તે પછીથી તે ઉપાડે છે અને જો ખરેખર તમે પાણીનો દરવાજો ખોલો છો તો પાણી નીચે આવવાના બદલે પાછું મુસાફરી કરશે તેથી તેને ખરેખર વોટર હેમર ઇફેક્ટ કહેવામાં આવે છે તેથી આ ધ્યાનમાં લેવામાં આવશે નહીં અને જ્યારે પણ આપણે હાઈડ્રો ટર્બાઇન મોડેલને ધ્યાનમાં લીધું હોય ત્યારે તે ખરેખર tan હાયપરબોલિકનુ ફંક્શન બન્યું છે પરંતુ આપણે તેને પ્રથમ ઓર્ડરનુ ટ્રાન્સફર ફંક્શન બનાવીએ છીએ પરંતુ તે વસ્તુઓ સરળ હોવા છતાં હું આશા રાખું છું કે તે હું ધ્યાનમાં લઈશ નહીં પરંતુ જો તમે હાઇડ્રો ટર્બાઇન માટે સિમ્યુલેશન કરો છો તો તમે જોશો કે શરૂઆતમાં જનરેશન નકારાત્મક છે તે ઓછી થઈ રહી છે અને તે પછી તે તરત જ ઉચી જાય છે જ્યારે થર્મલ પાવર પ્લાન્ટમાં આવું બનશે નહીં બીજી બાબત એ છે કે તે હાઇડ્રોપાવર પ્લાન્ટ માટે હાઇડ્રોપાવર સ્ટેશન ધારો કે તે લોડ સપ્લાય કરે છે ધારો કે લોડની માંગ વધી છે તેથી થર્મલ પાવર પ્લાન્ટ કરતા હાઇડ્રો ઝડપથી લોડની માંગને પૂર્ણ કરી શકે છે કારણ કે હાઇડ્રો એ ખરેખર અચળ છે અને તે સ્ટીમ પાવર પ્લાન્ટની જેમ કઠોર નથી કારણ કે સ્ટીમ પાવર પ્લાન્ટમાં તમારી પાસે બોઈલર ઇકોનોમિઝર અને ઘણાં અન્ય ભાગો છે પરંતુ હાઇડ્રો ગેટ્સના કિસ્સામાં તે ઝડપથી જનરેશન ઉપાડે છે ધારો કે 10 મેગાવોટનો લોડ વધ્યો છે અને તરત જ તે માંગને ખૂબ જ ઝડપથી પૂર્ણ કરી શકે છે જ્યારે સ્ટીમ વાલ્વના કિસ્સામાં તે કરી શકતું નથી કારણ કે જનરેશન રેટ અચળ છે અને તે મર્યાદા છે જો તમારે તેવું જોઈતું હોઈ તો થર્મલ પાવર પ્લાન્ટ અથવા સ્ટીમ ટર્બાઇન નોન રીહિટ અથવા હીટ પ્રકારનુ ટર્બાઇન ત્યાં હોઈ તો તે થોડી સેકંડમાં 100 મેગાવોટ ઉત્પન્ન કરે છે તે શક્ય નથી તેની થોડી મર્યાદા હશે અથવા તેમાં થોડા અચળ હશે તેથી મારો અર્થ છે કે તે એક મશીન હોવા છતાં તેની કેટલીક શારીરિક મર્યાદા છે તેથી તે હાઇડ્રો જેટલું ઝડપથી પાવર ઉત્પન્ન કરી શકશે નહીં તેથી આ ચોક્કસ તફાવતો છે તેથી જ તમારે બધું જાળવી રાખવું પડે છે જેમ કે આવર્તન જાળવવું ટાઈ પાવર શેડ્યૂલ જાળવી રાખવું કે જેમાં તમારી પાસે કંટ્રોલ મિકેનિઝમ હોવી જરૂરી છે તેથી જ તેને સમસ્યા કહે છે આ રીતે ઇલેક્ટ્રિક જનરેટર્સના વાસ્તવિક પાવર આઉટપુટને નિયંત્રિત કરવાની સમસ્યાને લોડ ફ્રીક્વન્સી કંટ્રોલ અથવા ઓટોમેટીક જનરેશન કંટ્રોલ તરીકે ઓળખવામાં આવે છે તેથી મેં તમને શરૂઆતમાં કહ્યું હતું કે ઓટોમેટીક જનરેશન કંટ્રોલ એટલે ધારો કે 100 મેગાવોટનો લોડની માંગમાં વધારો થયો છે ધારો કે તમારી પાસે 5 એકમો છે અને 100 મેગાવોટ આ પાંચ એકમોમાં વહેંચો છો જેમ કે તમારી આર્થિક ઇંધણની કિંમત એ આર્થિક હશે અથવા ન્યૂનતમ હશે કારણ કે 5 જનરેટર્સમાં બળતણ ખર્ચની લાક્ષણિકતા જુદી જુદી હોઈ શકે છે અને 100 મેગાવોટ તમે માત્ર જુઓ કે વસ્તુઓ કેવી રીતે થઈ રહી છે માની લો કે એક જનરેટર 19 મેગાવોટ આપી શકે છે બીજુ કદાચ સમાન વહેચણીને બદલે 23 મેગાવોટ આપી શકે છે તેથી તે કિસ્સામાં તે મુજબ તમે તેના જનરેટરને સંકેત મોકલો છો કે જેથી તે આ બધા પાવર ઉત્પન્ન કરશે અને કુલ 100 મેગાવોટ ઉત્પન્ન થશે તેથી કોઈપણ રીતે તેથી તે ઇકોનોમિક લોડ ડીસ્પેચ છે હવે બીજી વસ્તુ એ મૂળભૂત જનરેટર કંટ્રોલ લૂપ છે તેથી એકબીજા સાથે જોડાયેલ પાવર સિસ્ટમમાં લોડ ફ્રીક્વન્સી કંટ્રોલ કે જેને તમે ટૂકમાં LFC અથવા ઓટોમેટીક વોલ્ટ અને ઓટોમેટીક વોલ્ટેજ રેગ્યુલેટરને આપણે AVR કહી શકીએ છીએ દરેક જનરેટર માટે AVR સાધનો સ્થાપિત કરેલા છે તેથી આકૃતિ 1 એ LFC લૂપ અને AVR લૂપનો એક યોજનાકીય ડાયાગ્રામ આપે છે તેથી આ આકૃતિ 1 છે ધારો કે આ સ્ટીમ પાવર પ્લાન્ટ છે તેથી તે વરાળ છે અથવા અહી તે વાલ્વ કંટ્રોલ મીકેનીઝમ દર્શાવે છે કે જ્યાં વાલ્વ કંટ્રોલ મિકેનિઝમના 2 3 તબક્કા હોઈ શકે છે પરંતુ અહીં તે બતાવવામાં આવ્યું નથી કારણ કે તે સરળ વસ્તુ લેશે તેથી જો તે હાઇડ્રો છે તો તે હાઈડ્રો ગેટ છે અને તેને ખોલો તેથી તે વરાળ છે હવે અહીં એક ટર્બાઇન શાફ્ટ છે જેમાં ટર્બાઇન એ શાફ્ટ સાથે જોડાયેલ છે અને આ જનરેટર છે અને આ થ્રી ફેઝ લાઈન છે તેથી તે નાના ફેરફારો Δ𝑃𝑔 અથવા Δ𝑄𝑔 જે કઈ પણ આપી રહ્યું છે તેથી ΔPg 𝑗ΔQg જનરેશન પરિવર્તન ત્યાં થશે અને અહીં ફ્રીક્વન્સી સેન્સર છે ત્યાં ટાઇ લાઇન પાવર પણ માપવામાં આવશે આ ΔF છે ટાઇ લાઇન પાવર માપવામાં આવશે અને LFC કંટ્રોલર અહીં હશે અને આઉટપુટ સિગ્નલ ΔPC હશે અને પછી તે આ વાલ્વ કંટ્રોલ મિકેનિઝમ પર જશે કે વાલ્વ ખુલ્લો રહેશે અથવા વાલ્વ બંધ થશે તેથી આ બાજુ ત્યાં વોલ્ટેજ સેન્સર હશે ત્યાં ઓટોમેટીક વોલ્ટેજ રેગ્યુલેટર હશે અને આ તમારી એકસાઇટેશન સિસ્ટમexcitation systemઉત્તેજના પ્રણાલી છે અને આ તમારું જનરેટર ફીલ્ડ છે અને આ Δ𝑄𝑐𝑖 છે આ એકંદરે ત્યાં સીન્ક્રોન્સ જનરેટરનુ યોજનાકીય LFC અને AVR છે આ એક સાથે છે આ એક યોજનાકીય ડાયાગ્રામ છે પરંતુ આ AVR દ્વારા ઉત્પન્ન થયેલ ક્ષેત્ર છે એકસાઇટેશન સિસ્ટમ એ ખરેખર પાવર સિસ્ટમ ડાયનેમિકસ અને કંટ્રોલમાં આવે છે જે કાર્યક્ષેત્રની બહાર છે અને અહી બધું જ સરળ દેખાય છે પરંતુ તે વસ્તુઓ સરળ નથી તમારે ઘણી બધી બાબતોને ધ્યાનમાં લેવી પડશે પરંતુ આપણા કિસ્સાઓમાં આપણે ફક્ત લોડ ફ્રિકવન્સી કન્ટ્રોલ જ ધ્યાનમાં લઈશું આ ભાગ આપણે ધ્યાનમાં લઈશું નહિ અને આ ભાગ પણ આપણે ધ્યાનમાં લઈશું નહિ તેથી સંપૂર્ણ રીતે સિસ્ટમ માટે આ એક યોજનાકીય ડાયાગ્રામ છે હવે વાસ્તવિક પાવરમાં નાના ફેરફારો મુખ્યત્વે રોટર એંગલના ફેરફારો પર આધારીત છે આ ખૂબ જ સરળ છે અને તેથી આવર્તન રીએક્ટીવ પાવર મુખ્યત્વે વોલ્ટેજની તીવ્રતા પર આધારિત છે જે જનરેશનની એક્સાઈટેશન પર છે જે આ બાજુ છે અને તે એક્સાઈટેશન બાજુ છે એક્સાઈટેશન સિસ્ટમ ટાઇમ કોન્સ્ટન્ટ એ ખરેખર પ્રાઈમ મુવર ટાઇમ કોન્સ્ટન્ટ કરતા ખૂબ નાના અને ખુબ અઘરા છે તેનો અર્થ એ છે કે તે ટ્રાન્ઝીએન્ટ ડીકે ખુબ જ ઝડપી છે અને LFC ડાયનેમિકને અસર કરતા નથી ખરેખર જો તમે AVR લૂપને ધ્યાનમાં લો તો આ પ્રાઈમ મુવર એક્સાઈટેશન ડાયનેમિકસની તુલનામાં ટાઇમ કોન્સ્ટન્ટ ખૂબ જ નાનો છે તેથી જો તમે તેમને જોડવાનો પ્રયત્ન કરો છો તો પણ તમે જોશો કે આ LFC બાજુ ટ્રાન્ઝીએન્ટ ક્રિયા તે જ સમયે શરૂ થાય છે તેનુ ટ્રાન્ઝીએન્ટ ડીકે ખૂબ જ ઝડપથી થાય છે તો તે 3 સેકન્ડમાં સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ જશે તેથી ત્યાં LFC ડાયનેમિકસ પર લગભગ કોઈ અસર થશે નહીં તેથી જ આ બે વસ્તુને લોકો આ વસ્તુ તરીકે વર્તે છે જેને તમે અલગ વસ્તુ તરીકે કહો છો કે જે રીઅલ પાવર ફ્રિકવન્સી કંટ્રોલ અને રીએક્ટીવ પાવર વોલ્ટેજ કંટ્રોલ છે આમ LFC લૂપ અને AVR લૂપ વચ્ચેનું જોડાણ અવગણી શકાય તેવું છે તમે આને રદ કરો છો અને લોડ ફ્રિકવન્સી અને એક્સાઈટેશન વોલ્ટેજ કંટ્રોલનુ એનાલિસીસanalyzedવિશ્લેષણ સ્વતંત્ર રીતે કરવામાં આવે છે તેઓ અલગ છે અને તે અલગ છે તેથી આની સાથે હવે આપણે સ્પીડ ગવર્નીંગ સીસ્ટમના સિદ્ધાંત પર આવીશું તેથી સ્પીડ ગવર્નીંગના મૂળભૂત સિદ્ધાંતને આકૃતિ 2 માં બતાવ્યા પ્રમાણે તમે લોડ સપ્લાય કરતા યુનિટ ઉત્પન્ન કરી રહ્યા છો તે ધ્યાનમાં રાખીને સમજાવી શકાય છે હું આકૃતિ 2 પર આવીશ તો ધારો કે તમારી પાસે આઈસોલેટેડ લોડ છે એટલે કે એકબીજા સાથે જોડાયેલ લોડ નથી ધારો કે તમારી પાસે આ વાલ્વ છે જો તે સ્ટીમ પ્લાન્ટ છે જો તે ગેટ એ હાઇડ્રોગેટ છે તો તે એક હાઇડ્રોપાવર પ્લાન્ટ છે પરંતુ સામાન્ય તેથી જ સ્ટીમ અથવા પાણી લખાયેલ છે જો તે સ્ટીમ છે તો તે થર્મલ પાવર પ્લાન્ટ છે અને પાણીનો અર્થ છે કે તે હાઇડ્રોપાવર પ્લાન્ટ છે અને આ ટર્બાઇન છે અને એક મીકેનીકલ ટોર્ક છે અને આ ઇલેક્ટ્રિકલ ટોર્ક છે 𝑇𝑚 એ મીકેનીકલ પાવર છે અને આ એક જનરેટર છે આ એક યોજનાકીય ડાયાગ્રામ છે અને આ લોડ છે અને આ આવર્તન અથવા ઝડપ છે અને આ ગવર્નર છે તેથી ઝડપ એ ખરેખર આ ટર્બાઇન જનરેટર શાફ્ટ દ્વારા અનુભવી શકાય છે તેથી આ જનરેટર સ્થાનિક લોડને સપ્લાય કરે છે અને આ લોડ છે તેથી 𝑇𝑚 આ બધું અને 𝑃𝐿 એ લોડ છે અને આ બધું આપવામાં આવેલ છે તેથી પાણીનો અર્થ છે કે તે પાણી માટેનો હાઇડ્રોપાવર પ્લાન્ટ છે અને સ્ટીમ માટે થર્મલ છે આ એક સરળ યોજનાકીય ડાયાગ્રામ છે અને જનરેટર માટે તમારા ગવર્નર ટર્બાઇન જનરેટર છે અને લોડ એ આઈસોલેટેડ લોડ સપ્લાય કરે છે તેથી આ યોજનાકીય ડાયાગ્રામ છે આપણે તેના પર પછી આવીશું તે પછીનું આઇસોક્રોનસ ગવર્નર છે આઇસોક્રોનસ ગવર્નરનો અર્થ એ છે કે તે એક અચળ ગતિ છે તેથી કોઈ આઇસોક્રોનસ ગવર્નર ટર્બાઇન વાલ્વ અથવા ગેટને ગોઠવે છે જેથી આવર્તનને નોમિનલ મૂલ્યમાં પાછા લાવી શકાય તેનો અર્થ એ કે તે કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરે છે સ્ટીમ પ્લાન્ટના કિસ્સામાં તે વાલ્વ હશે અથવા હાઇડ્રો પ્લાન્ટના કિસ્સામાં તે હાઈડ્રોગેટ હશે અને તે આવર્તનને નોમિનલ મૂલ્યમાં પાછુ લાવવા માટે હશે તેથી આ સ્ટીમ અથવા પાણી થર્મલ પાવર પ્લાન્ટ માટે અથવા હાઇડ્રો વોટર માટે સમાન વસ્તુ છે તો આ વાલ્વ અથવા ગેટ છે આ ટર્બાઇન છે આ Pm છે હમણાં મેં બતાવ્યું છે કે આ તમારું જનરેટર છે આ ઇલેક્ટ્રિકલ પાવર આઉટપુટ છે મેં આ ડાયાગ્રામ બતાવ્યો છે કે આ તમારું Pm છે અને આ ઇલેક્ટ્રિકલ પાવર આઉટપુટ અહીં બતાવેલ નથી આ 𝑃𝑒 છે અને જ્યારે પણ આપણે આ બધી બાબતોનું એનાલિસીસ અને ધારણ કરીશું ત્યારે માની લઈશું કે ટર્બાઇન લોસ લેસlosslessખોટ વગરનુ છે ત્યાં કોઈ ખોટ નથી તેથી ટર્બાઇન એ લોસ લેસ છે તેથી 𝑃𝑚 પ્રતિ યુનિટ છે અને P બધા સમાન રહેશે તે લોસ લેસ છે તેથી હવે આના માટે આમાંથી એક ટર્બો જનરેટર શાફ્ટ છે આ 𝑃𝑚 છે પરંતુ ઝડપ અહીંથી અનુભવાય છે તેથી આ એક રેફરન્સ ફ્રીક્વન્સીreference frequencyસંદર્ભ આવર્તન 𝑓𝑟 છે તે 𝜔𝑟 હોઈ શકે છે પણ કોઈ સમસ્યા નથી અને આનાથી તમારું આવર્તન અનુભવાય છે અને આ શાફ્ટની ઝડપ અનુભવે છે તેથી તે તેને આવર્તન સ્વરૂપમાં મૂકી શકે છે આ ધન અને આ ઋણ છે તેથી Δ𝐹 𝐹 − 𝐹𝑟 છે આ આવર્તનમાં પરિવર્તન લાવે છે અને આ કોઈ અચળાંક લઇ રહ્યું છે કહો કે તે -k છે આ એક ઇન્ટિગ્રેટર છે અને આ એકનું આઉટપુટ ΔE છે આ વાલ્વ અથવા ગેટની સ્થિતિ છે સંકેત અહીં આવે છે તે સ્ટીમ પાવર પ્લાન્ટના કિસ્સામાં વાલ્વ અથવા હાઇડ્રોગેટ સ્ટીમ વાલ્વને નિયંત્રિત કરી રહ્યું છે અથવા હાઇડ્રોપાવર પ્લાન્ટના કિસ્સામાં તે હાઈડ્રોગેટને નિયંત્રિત કરી રહ્યું છે આ ટર્બાઇન કે જે નોન રિહિટ ટર્બાઇન અથવા જેને તમે હીટ ટર્બાઇન કહો છો તે માત્ર હોઈ શકે છે ટર્બાઇન માટેની યોજનાકીય મૂળભૂત વસ્તુ પર આપણે પછી જઈશું અને આપણે માની લઈએ છીએ કે તે લોસ લેસ છે અને આ સ્ટીમ વાલ્વના કિસ્સામાં વાલ્વ છે અને હાઇડ્રોગેટના કિસ્સામાં ગેટની સ્થિતિ છે આ આઇસોક્રોનસ ગવર્નરનો યોજનાકીય ડાયાગ્રામ છે પરંતુ આ આઇસોક્રોનસ ગવર્નર છે જે અમુક પ્રકારનાં ઓપરેશન માટે યોગ્ય છે કે જ્યારે ફક્ત એક જ જનરેટર હોય અને તે લોડ પૂરો પાડે છે જો તમારી પાસે બે જનરેટર છે જો એક જનરેટર હોઈ બે હોઈ કે પછી n સંખ્યામાં જનરેટર હોઈ તેનાથી કોઈ ફેર પડતો નથી પરંતુ ફક્ત એક જ જનરેટરે ત્યાં લોડ પૂરો પાડવાનો હોય છે જો ત્યાં બે જનરેટર છે તો પછી આઇસોક્રોનસ ગવર્નર માટે સમસ્યા થશે કારણ કે તમે અમુક વસ્તુઓ જેમ કે રેફરન્સ ફ્રિકવન્સીને જાતે સેટ કરશો તે કિસ્સામાં જ્યારે તમે તેને બે અથવા ત્રણ જનરેટર માટે સેટ કરો છો અને માનવીય ભૂલ કદાચ ત્યાં હશે તેથી તે અચળ હોઈ શકતું નથી તે જ કિસ્સામાં શાફ્ટ સ્તરે એક જનરેટર માટે આ તફાવત બીજા જનરેટરથી અલગ હશે અને તે અલગ હશે તેથી બધા જનરેટર શાફ્ટમાં આપણે આવર્તનને તેમના રેફરન્સ મૂલ્ય પર સેટ કરવાનો પ્રયાસ કરીશું તેથી તેમની વચ્ચે એક લડત હશે તેથી જ આઇસોક્રોનસ ગવર્નર માત્ર એક જ જનરેટિંગ એકમ માટે યોગ્ય છે તેથી આ ખરેખર આકૃતિ 3 છે અને મે જે પણ કહ્યું છે તે તમારા માટે અહીં લખ્યું છે તેથી આકૃતિ 3 વાસ્તવમાં આઇસોક્રોનસ સ્પીડ ગવર્નિંગ સિસ્ટમનો યોજનાકીય ડાયાગ્રામ બતાવે છે હું તમને માપેલ આવર્તન અથવા ઝડપ બતાવું છુ અને તેની સરખામણીમાં તમે સંદર્ભ આવર્તન 𝐹𝑟 અથવા રેફરન્સ ઝડપ 𝜔𝑟 પણ લઇ શકો છો તેથી એરર સિગ્નલ એ આવર્તન વિચલન ΔF અથવા ઝડપ વિચલનઆવર્તન વિચલન Δω એ 𝜔 − 𝜔𝑟ના બરાબર છે અને તે એમ્પ્લીફાઈ અને સંકલન કરવામાં આવે છે એટલે કે આ લાભ છે અને તે કંટ્રોલ સિગ્નલ ΔE ઉત્પન્ન કરવા માટે એમ્પ્લીફાઈ અને સંકલન કરવામાં આવે છે આ કંટ્રોલ સિગ્નલ ΔE છે જે ઉત્પન્ન કરવામાં આવ્યું છે અને સંકલન કરવામાં આવ્યું છે કે જે સ્ટીમ ટર્બાઇન અથવા ગેટના કિસ્સામાં મેઈન સ્ટીમ સપ્લાય વાલ્વને ચલાવે છે હાઇડ્રો ટર્બાઇનના કિસ્સામાં તેનો અર્થ એ કે હવે આ આકૃતિમાં છે હવે આઇસોક્રોનસ ગવર્નર ખૂબ સારી રીતે કાર્ય કરે છે અને જ્યારે કોઈ જનરેટર આઈસોલેટેડ લોડ સપ્લાય કરે અથવા જયારે મલ્ટીપલ જનરેટર સિસ્ટમમાં ફક્ત એક જ જનરેટર લોડમાં થયેલા ફેરફારોને જવાબ આપવા માટે જરૂરી હોય તો મારો અર્થ એ છે કે એક જનરેટર લોડ સપ્લાય કરે છે તે સારું છે અને તે મલ્ટી જનરેટર માટે આઇસોક્રોનસ ગવર્નર સારું છે તેમ છતાં લોડની વહેચણી માટે સિસ્ટમ ડ્રૂપ લાક્ષણિકતા અથવા સ્પીડ રેગ્યુલેશનથી જોડાયેલ જનરેટર્સ પુરા પાડવા જોઈએ નહિ તો તે સમસ્યા ઉભી કરશે તેથી જ આ આઇસોક્રોનસ ગવર્નર તરીકે તે ફક્ત એક જ જનરેટર લોડ પૂરું પાડવા માટે યોગ્ય છે હવે પછી સ્પીડ ડ્રુપ લાક્ષણિકતાવાળા ગવર્નર છે હવે આપણે આ જોયું છે પરંતુ અહીં આપણે ફીડબેક પાથ માટે એકનો ઉમેરો કરીશું તેથી સ્પીડ ડ્રુપ લાક્ષણિકતાવાળા ગવર્નરને અહી સાંભળો કે જે કઈ પણ ગવર્નર અને વસ્તુઓ અહી છે તે હું દર્શાવીશ અને તે તમારા માટે ખુબ સરળ હશે તેથી આ તે જ વસ્તુ છે આ સ્ટીમ વાલ્વ અથવા વાલ્વ ગેટ છે આ ટર્બાઇન છે આ શાફ્ટ છે આ જનરેટર છે આ જેવું પહેલાં હતું તેમ જ છે પરંતુ અહીં તે વત્તા ઓછા છે અહી તે ΔF છે તેથી આ ΔF ફીડબેક ત્યાં છે તેથી આપણે આ −𝐾 ત્યાં લીધું હતું તેથી તમે અહીં ΔF લીધું છે અને અહીંથી ફીડબેક −𝑅 મળે છે અને હવે આ K છે અને તે ઇન્ટીગ્રેટર છે તેથી પછી આ તમારું સિગ્નલ ΔE છે તેથી એક ફીડબેક પાથને અહીં મૂકવામાં આવ્યો છે જેને આપણે R કહીએ છીએ કે જે સ્પીડ ડ્રુપ લાક્ષણિકતા છે અથવા ગવર્નરનુ રેગ્યુલેશન પરિમાણ છે તેથી આ ભાગ ખરેખર ગવર્નર ભાગ છે હવે જ્યારે બે અથવા તેથી વધુ જનરેટ કરનારા એકમો સમાન સિસ્ટમ સાથે જોડાયેલા હોય છે ત્યારે આપણને આઇસોક્રોનસ ગવર્નર મળે છે મેં તમને કહ્યું હતું કે આઇસોક્રોનસ ગવર્નરનો ઉપયોગ કરી શકાતો નથી કારણ કે દરેક જનરેટ કરનાર એકમની સચોટપણે ઝડપની સેટીંગ સમાન હોવી જોઈએ નહીં તો સચોટપણે તે જ સ્પીડનુ સેટિંગ મેન્યુઅલી કરવું મુશ્કેલ છે જો થોડી ભૂલ હોય તો તમે તે કરો છો પછી તેઓ પ્રયાસ કરશે ત્યાં યુનિટ વચ્ચે લડાઇ થશે જો બે યુનિટ હોય તો પછી યુનિટ્સ વચ્ચે નહીંતર તેઓ એકબીજા સાથે લડશે અને દરેક સીસ્ટમના આવર્તનને પોતાની સેટિંગ પર અંકુશમાં લેવાનો પ્રયત્ન કરશે તેથી જ આઇસોક્રોનસ ગવર્નર એ તમારા માટે ત્યારે જ યોગ્ય છે જયારે એક જ જનરેટર એક લોડ પૂરો પાડે છે ખૂબ ખૂબ આભાર આપનું સ્વાગત છે